સેલ કલ્ચરની વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી છેલ્લો વર્ગ જ્યાં આપણે સમાપ્ત કર્યો ત્યાં મેં તમને મ્યોટ્યુબના ફિનોટાઇપ વિશે વાત કરી તેથી જ્યારે આપણે મ્યોટ્યુબના ફિનોટાઇપ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે વાત કરી હતી કે તેમાં એક રેખામાં બહુવિધ ન્યુક્લિય ગોઠવાયેલા છે અને આ નળીમાં સંકોચન કરવાની સહજ ક્ષમતા છે કયારેક તે સ્વયંસ્ફુરિત સંકોચન કરે છે ક્યારેક તેને ન્યુરોનલ સિગ્નલની જરૂર પડે છે જે પાછળના ભાગમાં આવશે પરંતુ ઉંદરોમાં તે જોવામાં આવ્યું છે જો તમે ભૃણ ઉંદરમાંથી ઉછર્યા હોય તો આમાંના મોટાભાગના મ્યોટ્યુબ સ્વયંભૂ સંકોચન દર્શાવે છે હવે જ્યારે પણ સ્નાયુ સંકોચાય છે ત્યાં 2 વસ્તુઓ થાય છે ત્યાં એક્ટિન માયોસિન ફિલામેન્ટની સ્લાઇડિંગ ફિલામેન્ટ ગતિ એકબીજાની ઉપર હોય છે આ વિપરીત દિશા ગતિની જેમ સંકોચન થાય છે તેથી તમે પ્રાણી ફિઝિયોલોજીના કોઈપણ પાઠ્યપુસ્તકનો સંદર્ભ લઈ શકો છો અથવા તમે ત્યાં આપેલી કેટલીક અન્ય વ્યાખ્યાન શ્રેણીમાં તમે જઈ શકો છો કે જેથી તમે ખરેખર સમજી શકો છો કે તે એકદમ સીધું છે પરંતુ સ્લાઇડિંગ ફિલામેન્ટને વાટાઘાટ કરવા માટે કેલ્શિયમ સ્પાઇકની જરૂર છે કેલ્શિયમને તે વાતાવરણમાં આવવું પડે છે હા તેના જેવું છે જે મેં છેલ્લા વર્ષમાં કર્યું હતું હું તેને અહીંથી ઉપાડીશ તેથી આ અઠવાડિયું 7 નું વ્યાખ્યાન છે તેથી તેથી સ્લાઇડિંગ ફિલામેન્ટ માટે એક સ્લાઇડ છે કે જે તમે નિરીક્ષણ કરી રહ્યા છો તે જોવા માટે ચોક્કસ સમયે ત્યાં આ બિંદુઓ કેલ્શિયમ સ્પાઇક દર્શાવે છે તેથી ત્યાં કેલ્શિયમ સ્પાઇકિંગ હશે અને તે ખૂબ જ ક્ષણિક સ્પાઇક છે તે આની જેમ થાય છે અને આની જેમ પડે છે ખૂબ જ ક્ષણિક સ્પાઇક પરંતુ પછી ક્ષણિક સ્પાઇક કોણ નિયંત્રિત કરે છે આ એક જટિલ પ્રશ્ન છે આ ક્ષણિક સ્પાઇક ઓર્ગેનેલ દ્વારા નિયંત્રિત થાય છે જે મ્યોટ્યુબમાં હાજર છે હવે જ્યારે પણ તમે મોટા પાયે બનાવવાનો પ્રયાસ કરો છો ત્યારે હું જટિલતા ઉમેરી રહ્યો છું નક્કી કરે છે તેથી સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા કેલ્શિયમ સ્પાઇકની આ વાટાઘાટો પણ જરૂરી છે કે જે તમે સેલ કલ્ચર ડીશમાં જાળવી રાખો જો તમે ન કરી શકો તો તે છે કે તમે ખરેખર યોગ્ય પ્રકારની મ્યોટ્યુબ બનાવી રહ્યા નથી અથવા પૂર્ણપણે ફીનોટાઇપિક સુવિધાઓ નથી તો તમે અવલોકન કરી શકતા નથી હવે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કેલ્શિયમ વિતરક છે પરંતુ તે પ્રભાવિત થાય છે અથવા તે 2 પ્રકારના રીસેપ્ટર દ્વારા સક્રિય થાય છે જો આ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ SR છે પછી આ સપાટી પર 2 અનન્ય પ્રકારના સેન્સર દ્વારા સક્રિય થાય છે જે કેલ્શિયમ સેન્સર છે અને હું સૂચવવા માટે 2 અલગ અલગ રંગો મૂકી રહ્યો છું લાલ અને લીલાને પ્રકાશિત કરો કૃપા કરીને અહીં જુઓ એકને રાયનોડિન રીસેપ્ટર કહેવામાં આવે છે અને બીજામાં DHPR રીસેપ્ટર કહેવાય છે આ કેલ્શિયમ ચેનલો છે D એટલે ડાઈ માટે H હાઇડ્રો માટે P P એટલે પાયરિડીન R એટલે રીસેપ્ટર્સ તેથી સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં અનિવાર્યપણે રાયનોડીન RYRના રૂપમાં 2 જુદા જુદા સેન્સર હોય છે ટૂંકમાં તેને RYR પણ કહેવાય છે RY રાયનોડિન માટે ત્રીજા બીજો R રીસેપ્ટર્સ માટે પછી તમારી પાસે D H P R dihydropyridine રીસેપ્ટર્સ છે તેથી આ 2 રીસેપ્ટર્સ આ 2 કેલ્શિયમ સેન્સર તેને કેલ્શિયમ બહાર ફેંકવામાં અને તેને પાછું ખેંચવામાં મદદ કરે છે તેથી કેલ્શિયમ ગતિશીલતા આ રીતે કાર્ય કરે છે તેથી આ સ્પાઇક સાથે મળીને મેં સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં દોર્યું છે હવે જ્યારે તમે ઈન વિટ્રો સિસ્ટમ આના જેવી કંઈક વિકસાવી રહ્યા છો હવે અહીં મારી પાસે મ્યોટ્યુબ છે બરાબર મારી ટ્યુબની શ્રેણી છે જે અહીં બની રહી છે મારી પાસે માર્ટીન છે જે તમે માયોટ્યુબ્સ ડીશમાં બનાવ્યા છે હવે જે અપેક્ષિત છે તે છે સૌ પ્રથમ આપણે ફિનોટાઇપ વિશે વાત કરી હા તમે નસીબદાર છો કે તમારી પાસે મ્યોટ્યુબનો ફિનોટાઇપ છે આગળનું પગલું તમારી પાસે બહુવિધ છે જે કાર્યક્ષમતામાં કેટલી અપેક્ષિત છે તે એ છે કે તે સંકોચાવું જોઈએ કા તો ઉત્તેજના દ્વારા અથવા તો ઉત્તેજના વગર સંકોચન અથવા સંકોચન પગલું 2 જો તે સંકોચાય તો તેથી ફિનોટાઇપની દ્રષ્ટિએ માત્ર સ્થૂળ મોર્ફોલોજી જ નહીં પણ માયોસિન હેવી ચેઇન પ્રોટીનની અભિવ્યક્તિની અભિવ્યક્તિ રસપ્રદ રીતે જ્યારે સ્નાયુ વિકસે છે તેથી જો તમને યાદ હોય કે જ્યારે મેં તમને આ ચિત્ર બતાવ્યું હતું આ માયોસિન ઉદાહરણ તરીકે મેં વાદળી દ્વારા માયોસિન સૂચવ્યું તેથી આ માયોસિન એકવાર તેઓ મ્યોટ્યુબ રચે છે ત્યારે તેમનું સ્વરૂપ બદલાય છે ત્યાં મોર્ફોલોજિકલ છે કે મોર્ફોલોજિકલ નહીં તે ખોટો શબ્દ છે એક પેટા પ્રકાર અભિવ્યક્તિ છે તેથી મોટેભાગે માયોસિનનું વધુ પરિપક્વ સ્વરૂપ છે જે તમે મારી નળીઓમાં જોયું છે જે વ્યક્તિગત કોષોમાં રહેલા માયોસિનની તુલનામાં છે તેથી તેમના તરફથી આ પરિવર્તન તેને ભૃણ માયોસિન હેવી ચેઇનથી નિયોનેટલ માયોસિન હેવી ચેઇન કહે છે HC ભારે સાંકળ છે અને પછી છેવટે પુખ્ત માયોસિન હેવી ચેઇન MHC માયોસિન હેવી ચેઇન માટે છે તેથી આ પરિવર્તન છે જે થઈ રહ્યું છે તેથી જો તમે ખરેખર સફળ છો જો તમે તમારી જાતને ખૂબ જ સફળ વૃદ્ધિ માટે દાવો કરો તો ઓછામાં ઓછું તમે આ બિંદુ સુધી પહોંચવા માટે સક્ષમ હોવા જોઈએ તમારી પાસે નિયોનેટલ માયોસિન હેવી ચેઇન એક્સપ્રેશન હોવું જોઈએ જે ભૃણ માયોસિન હેવી ચેઇનથી નવજાત માયોસિન હેવી ચેઇનમાં ફેરવાઈ છે અને સેલ કલ્ચર ડીશમાં થવું જોઈએ જો તે ન થાય તો તેનો અર્થ આ અભિવ્યક્તિ અથવા ફિનોટાઇપની દ્રષ્ટિએ ચિહ્ન સુધી નથી આ ખૂબ જ અગત્યનું છે કે તમે ધ્યાનમાં રાખો કે માત્ર એક વસ્તુ બનાવવી બીજી વસ્તુ કામ કરશે નહીં એકવાર માયોસિન હેવી ચેઇન એક્સપ્રેશન છે અમે બીજી વસ્તુ વિશે વાત કરી છે અલબત્ત આ એક ભૌતિક પરિમાણ છે જે તમને સંકોચન સ્વરૂપે દેખાશે પરંતુ પછી આ આપણને ત્રીજા ફિનોટાઇપીક તફાવત પર લાવે છે જે આપણે વ્યક્ત કરી રહ્યા છીએ અલબત્ત તમારે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ શોધવું પડશે કે જે રેટિક્યુલમમાં ગોળ ફરી ગોઠવાઈ છે અને તમે R દ્વારા જ સાબિત કરી શકો છો આપણે રાયનોડિન રિસેપ્ટર એ સાથે જ BHPR રિસેપ્ટર છે આ મુસાફરીમાં આ 2 નિર્ણાયક છે કે આ કોશિકાઓ આ પેશીઓ આ ચોક્કસ વ્યક્ત કરવા માટે સક્ષમ હોવા જોઈએ અને બીજી અગત્યની બાબત એ છે કે આ 2 અનન્ય માર્કર DHPR અને RYR એકબીજા સાથે ખૂબ નજીક હોવા જોઈએ લગભગ એવું લાગશે કે તેઓ તેમની સમાન એન્ટિટી માટે છે લગભગ તેઓ કંઈક આના જેવા છે તે ભાગ ન હોવો જોઈએ અન્યથા આ સમગ્ર કેલ્શિયમ સ્પાઇકિંગ થવાનું નથી તો તમે આમ કેવી રીતે કરો છો તમારી પાસે DHPR સામે ચોક્કસ એન્ટિબોડી અને RYR સામે ચોક્કસ એન્ટિબોડીઝ હોવી જરૂરી છે તેથી જો તમારી પાસે તેમની ચોક્કસ એન્ટિબોડીઝ છે તો પછી તમે તેમને અલગથી લેબલ કરી શકો છો તેથી જ્યારે તમે હાડપિંજરના સ્નાયુનું સંવર્ધન કરો છો તમારે આ બધા જુદા જુદા પરિમાણો ધ્યાનમાં રાખવા જોઈએ કે હું કેવી રીતે જાણી શકું અથવા નિશ્ચિતતા સાથે કહી શકું કે હા હું તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરું છું ઇન વિવોમાં પરિપક્વમાં પેશી છે જો મારી પાસે તે ન હોય તો મારે તમને જાણવું છે કે પાયા પર પાછા જાઓ અને બહાર કાઢો તેથી તમને સાધન તરીકે જે જોઈએ છે તે તમને ભૃણ માયોસિન હેવી ચેઇન માટે એન્ટિબોડીની જરૂર છે અમુક સમયે તમારે જોવું પડશે કે ખૂબ જ પ્રારંભિક તબક્કે ભૃણ માયોસિન હેવી ચેઇનની અભિવ્યક્તિ છે પછી તમારે નિયોનેટલ માયોસિન હેવી ચેઇન માટે એન્ટિબોડીઝની જરૂર હોવી જોઈએ જો તમારી પાસે પુખ્ત માયોસિન હેવી ચેઇન માટે લાંબુ કલ્ચર હોય તો તમને એન્ટિબોડીઝની જરૂર છે તમારે DHPR અને રાયનોડિન રીસેપ્ટર્સ ryanodine receptor સામે તમારી એન્ટિબોડીઝની જરૂર છે અને તમે ભૌતિક સંકોચન જોવા માટે સક્ષમ હોવા જોઈએ વત્તા ઇલેક્ટ્રોફિઝિયોલોજી તકનીકોનો ઉપયોગ કરીને તમે સ્નાયુ કોશિકાઓ દ્વારા ઉત્પન્ન થતી ક્રિયા ક્ષમતાને જોવા માટે સક્ષમ હોવા જોઈએ મ્યોટ્યુબ્સ દ્વારા ક્રિયાની સંભાવના અને આગામી પાત્રતા કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હશે પછી ભલે આપણે સફળ થઈએ કે નહીં તમે કેલ્શિયમ તરંગ અથવા સ્પાઈકની કલ્પના કરવા માટે કોન્ફોકલ માઈક્રોસ્કોપીનો ઉપયોગ કરી શકશો તરંગ અહીં ખોટો શબ્દ છે હું કેલ્શિયમ સ્પાઇક કહીશ કારણ કે તે શક્ય છે કે અત્યંત શક્ય છે અને લોકો શું કરે છે કે તમે આના જેવું સ્પાઇક જોશો તેથી અમુક સમયે તમે એક ખલેલ જોશો તેથી જો તમારી પાસે યોગ્ય પ્રકારનું છે જ્યારે તમારે કેલ્શિયમ માપવાનું હોય ત્યારે તમારે ચોક્કસ રંગોની જરૂર છે જે કેલ્શિયમ સાથે જોડાય છે તેથી હવે તમે એક ઇચ્છા સૂચિ બનાવી શકો છો કે જો મારે નિશ્ચિતપણે કહેવું હોય તો આ વસ્તુઓ છે જે મારે ખરીદવી છે તેથી આને ઘણું આયોજન કરવાની જરૂર છે અને સૌથી અગત્યનું ઘણું બધું ઘણું પાયાનું કામ અને અભ્યાસ કરવાની જરૂર છે જેનો તમારે શાબ્દિક અભ્યાસ કરવો પડશે કે તમે જાણો છો કે આ તે છે જે હું કહું છું તે છે કે હું સફળ છું કે હું નિષ્ફળ છું તેના વિશે નથી મહત્વનું છે કે શું મેં ગ્રાઉન્ડવર્ક બરાબર કર્યું શું મેં મારી દરેક નવી વિગત જોઈ કે તમે જાણો છો કે આ તે છે જેની હું રાહ જોઉં છું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તે સમગ્ર દાખલામાંથી પસાર થવાની કઠોરતામાંથી પસાર થાઓ છો કે તમે જાણો છો કે આ મારી પાસેથી અપેક્ષિત છે કે આ પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે તેથી હાડપિંજરના સ્નાયુઓ માટે વ્યાખ્યાયિત સિસ્ટમ વિશે વાત કરતા પહેલા સૌથી પહેલા એક વ્યાખ્યાયિત માધ્યમ હોવું જરૂરી છે તે પહેલા તે જાણવું જરૂરી છે કે તમે કયા જૂથને પેશીઓ એકત્રિત કરી રહ્યા છો કારણ કે મેં પહેલેથી જ વિવિધ વયના ફાયદા અને ગેરફાયદા વિશે ઉલ્લેખ કર્યો છે તેથી જો તમે ખરેખર નવજાત અથવા જન્મથી પછીના પેશીઓ પસંદ કરો છો તો તમારી પાસે ત્યાં ઘણાં ફાઇબ્રોબ્લાસ્ટ હશે તેથી તેઓ તમારા સ્નાયુ કોષોને પાછળ છોડી દેશે કારણ કે જ્યારે તમે આ પેશીને બહાર કાઢો છો તેથી જો તમે આ ઝોન અથવા આ ઝોનમાંથી પેશીઓ લો છો તો તમારી પાસે ઘણાં ફાઇબ્રોબ્લાસ્ટ્સ હશે અને આ ફાઇબ્રોબ્લાસ્ટ્સ ખૂબ જ ઝડપથી વિભાજિત થાય છે અને જો તેઓ ખૂબ જ ઝડપથી વિભાજીત થાય છે તો તેઓ તમારા હાડપિંજરના સ્નાયુને હરાવી દેશે તેથી તમારે અહીં અલગ કરવાની તકનીક હોવી જોઈએ જેના દ્વારા તમે ફાઇબ્રોબ્લાસ્ટ્સને અલગ કરી શકો એકવાર તમે ફાઇબ્રોબ્લાસ્ટ્સને અલગ કરી લો પછી પણ તમારી પાસે કેટલાક દૂષણ હોઈ શકે છે જ્યાં તમે તેને મદદ કરી શકતા નથી મારી પાસે હજુ પણ એન્ટિબોડીઝ છે કારણ કે તમે ખરેખર અલગ કરી શકતા નથી ત્યાં રસ્તાઓ છે તેથી સ્નાયુ કોષમાંથી ફાઇબ્રોબ્લાસ્ટને કેવી રીતે અલગ કરી શકાય તે એક રીત છે તમે માત્ર ત્યાં પેશીઓ મૂકો ત્યાં સિંગલ સેલ સસ્પેન્શન મૂકો કેટલાક કોષો અન્ય કોષોની તુલનામાં ઝડપથી સ્થાયી થાય છે અને મોટે ભાગે ફાઇબ્રોબ્લાસ્ટ ઝડપથી સ્થાયી થાય છે તેથી જો તમે જાણો છો કે ફાઇબ્રોબ્લાસ્ટ સ્થાયી થાય છે તો તમે હંમેશા સસ્પેન્શન લઈ શકો છો અને તેને દૂર કરી શકો છો અને તેમાં સ્નાયુ કોષો વધુ હશે કેટલીક યુક્તિઓ છે જે તમે સાહિત્યમાંથી પસાર કરો છો તે સમજી જશે કે તે કોઈ મોટી વાત નથી તેથી હવે ઉંમરના આધારે તમારું ફાઇબ્રોબ્લાસ્ટ દૂષણ વધશે તેથી જો તમે E18 જેવું કંઈક લઈ રહ્યા હોવ તો તમારી પાસે ફાઈબ્રોબ્લાસ્ટ દૂષણની ખૂબ ઓછી માત્રા છે પરંતુ તેનો ફાયદો અને ગેરફાયદો છે ગેરલાભ એ છે કે તમારી બનાવટ ધીમી રહેશે કારણ કે ફાઈબ્રોબ્લાસ્ટ હાડપિંજરના સ્નાયુઓને શું જરૂર છે તે ઘણા સહાયક પરિબળોને છુપાવવામાં મદદ કરે છે પરંતુ જો તમે તમારા સેલ કલ્ચર માધ્યમનો ઉપયોગ કરીને તે પરિબળોની ભરપાઈ કરી શકો તો તમે પાક મેળવી શકો છો તેમાંથી લણણી માટે ખૂબ જ યોગ્ય પરંતુ તે ફરીથી માંગ કરે છે કે તમે મૂળભૂત જીવવિજ્ઞાનને સમજો તેથી તમે શું પસંદ કરી રહ્યા છો તે વય જૂથના આધારે તમારી પાસે આ ફાઇબ્રોબ્લાસ્ટ દૂષણ હશે એકવાર તમે આગળની યોગ્ય ઉંમર પસંદ કરીને તેને ઓવરરાઇડ કરો પછી તમારે વ્યાખ્યાયિત માધ્યમોની જરૂર છે માધ્યમો શા માટે કારણ કે એક ભાગ વિભાજીત થશે જે તમને યાદ છે મેં તમને કહ્યું હતું કે તમારે આના 2 તબક્કાઓની જરૂર છે એક આ તબક્કો હશે જે આ તબક્કો છે બીજો આ તબક્કો વિભાજન વત્તા તફાવત વત્તા અને માત્ર તફાવત હશે તમારા દ્વારા અનુસરવામાં આવેલા આ તમામ વિવિધ પરિમાણોને ધ્યાનમાં લેવાની જરૂર છે માયોસિન હેવી ચેઇનની ભૃણ માયોસિન હેવી ચેઇન નિયોનેટલ માયોસિન હેવી ચેઇન નું મોર્ફોલોજી એક્સપ્રેશન અને જો તમે આગળ વધો પુખ્ત માયોસિન હેવી ચેઇન સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ રાયનોડિન રીસેપ્ટર DHPR રીસેપ્ટર્સની હાજરી એક્શન પોટેન્શિયલ મ્યોટ્યુબ તેમનું સંકોચન અને ત્યારબાદ કેલ્શિયમ તરંગ માપવા હવે સમજો કે સેલ કલ્ચર મોડલ્સ વિકસાવવાની પ્રક્રિયા કેટલી તીવ્ર છે તે માત્ર કેટલાક કોષો ફેંકવા અને કેટલાક કોષો બનાવવાની નથી તે વ્યવસ્થિત રીતે એ શોધવાનું છે કે તમે વાસ્તવિક જીવનની કેટલા નજીક છો તેથી હું અહીં બંધ કરીશ આગામી વર્ગ વધુ અન્વેષણ કરશે